એન્જિનિયરિંગ ગણિત વિષયના પ્રથમ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે હું જીતેન્દ્ર કુમાર છું ડીપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ અને આજે આપણે વેરીએબલ ના ડીફ્રેન્સીઅલ કેલ્ક્યુલસ થી રોલ્સRolle's થીયોરમ ની ચર્ચા કરીશું તેથી આ તે વિષયો છે જે આપણે આજે આવરીશું તેથી રોલ્સRolle's થીયોરમ થી પ્રારંભ કરીશું અને કારણ કે તે ખૂબ જ મૂળભૂત થીયોરમ છે તેથી આપણે વિગતવાર પુરાવાઓમાંથી પણ પસાર થઈશું કારણ કે આનો ઉપયોગ અન્ય વ્યાખ્યાનોમાં વિવિધ પરિણામો અને પછી કેટલાક ઉદાહરણો માટે થશે તો રોલ્સRolle's થીયોરમ શું છે જો એક જ વેરીએબલ નું ફંક્શન f એ ક્લોઝ ઈંટરવલ ab માં કંટીન્યુયસ હોય અને ઓપન ઈંટરવલ ab માં ડિફ્રેન્સીએબલ હોય તો તેને રોલ્સRolle's થીયોરમ કહેવાય છે અને એક બીજી કંડીશન એ છે જે કહે છે કે પોઈન્ટ a પરની ફંકશન વેલ્યુ પોઈન્ટ b પરની ફંકશન વેલ્યુની બરાબર છે તેથી ફંક્શન તેના બંને અંતિમ પોઈન્ટ ઓ માટે સમાન વેલ્યુ લઈ રહ્યું છે તે કિસ્સામાં થીયોરમ કહે છે કે ઓપન ઈંટરવલ ab માં સંખ્યા c અસ્તિત્વમાં છે જેમ કે 0 એટલે કે ત્યાં એક પોઈન્ટ c હશે જ્યાં સ્લોપ ઓફ ટેંજેન્ટ 0 હશે તેથી જો આપણે ભૌમિતિક અર્થઘટન કરીએતો ચાલો આપણે આ ફંક્શન ને ધ્યાનમાં લઈએ જે આ x અક્ષ અને અહીં y અક્ષમાં રચાયેલ છે તેથી આ એક પોઈન્ટ a છે તેથી આ પોઈન્ટ a પર ફંકશન વેલ્યુ છે અને ફંક્શન તે જ વેલ્યુ પોઈન્ટ b પર લે છે તેથી ફંક્શન બધે જ કંટીન્યુયસ અને ડીફ્રેનસીએબલ છે તો પછી આ થીયોરમ કહે છે કે ઓછામાં ઓછું એક પોઈન્ટ હશે જ્યાં ડેરિવેટીવ નાશ પામશે અથવા ટેંજેન્ટ x axis ની સમાંતર હશે તેથી સ્લોપ ઓફ ટેંજેન્ટ 0 છે એટલે કે તે x અક્ષની સમાંતર છે તેથી સ્પષ્ટપણે આપણે અવલોકન કરી શકીએ છીએ કે અહીં આ પોઈન્ટ ની બાજુમાં ક્યાંક એક પોઈન્ટ a છે જ્યાં ટેંજેન્ટ x અક્ષની સમાંતર છે ખરેખર આ સ્થિતિમાં વધુ પોઇન્ટ્સ છે જે હું અહીં જોઈ શકું છું જ્યાં ટેન્જેન્ટ ફરીથી x અક્ષની સમાંતર છે અને ત્યાં બીજો મુદ્દો એ છે કે જ્યાં ટેંજેન્ટ x અક્ષ સાથે સમાંતર હોય છે પરંતુ થીયોરમ કહે છે કે ઓછામાં ઓછું એક પોઈન્ટ હશે જ્યાં ટેંજેન્ટ x અક્ષની સમાંતર હશે તેથી આ વિશિષ્ટ પરિસ્થિતિમાં આપણને એક કરતા વધારે પોઈન્ટ મળી રહ્યા છે જ્યાં ટેંજેન્ટ x અક્ષની સમાંતર છે તેથી જો આપણે હવે જોઈએ તો આની સાબિતી જે ખૂબ સરળ છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તેથી અહીં આપણે ધારીએ છીએ કે ફંક્શન મહત્તમ અને લઘુત્તમ વેલ્યુ લે છે અને તે મોટા M દ્વારા મહત્તમ અને નાના m દ્વારા લઘુત્તમ વેલ્યુ દર્શાવે છે ઈંટરવલ ab માં જે લઘુત્તમ વેલ્યુ થિયોરમ ને લીધે બાહેધરી આપે છે કારણ કે ફંક્શન ક્લોઝ ઈંટરવલ માં કંટીન્યુયસ છે અને તેથી આ ઈંટરવલમાં કોઈક સમયે મહત્તમ અને ન્યૂનતમ પહોંચવામાં આવશે તેથી હવે અમે નીચેની પરિસ્થિતિને ખાસ પરિસ્થિતિ તરીકે ધ્યાનમાં લઈએ છીએ જ્યારે Mm છે તેથી મહત્તમ વેલ્યુ ન્યૂનતમ વેલ્યુની બરાબર છે હવે પરિસ્થિતિ વિશે વિચારો જ્યાં મહત્તમ અને લઘુત્તમ વેલ્યુ સમાન છે તેથી આ પરિસ્થિતિમાં સ્પષ્ટ રીતે જણાય છે ક ફંક્શન ના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી અને તેથી લઘુત્તમ વેલ્યુ મહત્તમ વેલ્યુની બરાબર છે તેથી મૂળભૂત રીતે જો આપણે f m M દોરિયે તો તે એક કંટીન્યુયસ ફંક્શન છે અને તે એવી સ્થિતિ હશે જ્યારે લઘુત્તમ વેલ્યુ મહત્તમ વેલ્યુની બરાબર હશે તેથી આ ચોક્કસ કિસ્સામાં f એ કંટીન્યુયસ ફંક્શન છે અને કુદરતી રીતે f એ કંટીન્યુયસ ફંક્શન છે તમે જે પણ પોઈન્ટ લેશો તેનો ડેરિવેટિવ શૂન્ય જ બનશે તેથી થીયોરમ આ કિસ્સામાં સાબિત થાય છે જ્યારે Mm છે તેથી ફંક્શનની મહત્તમ વેલ્યુ ન્યૂનતમ વેલ્યુની બરાબર છે તેથી હવે બીજો કેસ જ્યારે ફંકશનનું મહત્તમ વેલ્યુ ફંક્શનના ન્યૂનતમ વેલ્યુની બરાબર નથી તેથી આ કિસ્સામાં અમે ત્રણ પરિસ્થિતિઓ અથવા ત્રણ કેસો ધ્યાનમાં લઈશું ચાલો પ્રથમ આપણે ધારીએ કે અહીંની આ પરિસ્થિતિમાં મહત્તમ વેલ્યુ જે સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તે a અને b પરના ફંકશન વેલ્યુ કરતા અલગ છે a અને b પરના ફંકશન વેલ્યુ થીયોરમની ધારણાઓ અનુસાર સમાન છે તેથી અહીં આપણે ધારીએ છીએ કે ફંકશનનું મહત્તમ વેલ્યુ a અને b પરના ફંકશન વેલ્યુ કરતા અલગ છે બીજો કેસ જ્યારે આપણે લઘુત્તમ વેલ્યુ લઈએ છીએ જે a અને b પરના ફંકશન વેલ્યુથી અલગ છે અને ત્રીજી પરિસ્થિતિ કે કેટલાક ફંક્શન માટે બંને કદાચ અલગ અલગ હોય તેથી આ કિસ્સામાં ઓછામાં ઓછું અથવા તેના બદલે હું દરેક કેસમાં સ્થાનિક લઘુત્તમ અથવા સ્થાનિક મહત્તમ કહીશ તો અહીં પોઈન્ટ a અને b ની વેલ્યુ કરતા અલગ વેલ્યુ છે અહીં બંને સ્થાનિક મહત્તમ પણ પોઈન્ટ a અને b પર સમાન વેલ્યુ કરતા અલગ છે તેથી આ કિસ્સામાં બંને અલગ છે તો બંને પરિસ્થિતિઓમાં ચાલો આપણે તે કેસ ધ્યાનમાં લઈએ કે જેમાં ફંક્શનનું મહત્તમ વેલ્યુ ફંક્શન f ના પોઈન્ટ a અને b ની સમાન વેલ્યુ કરતા અલગ છે તેથી M અલગ છે મોટો M મહત્તમ અલગ છે એ જ રીતે આપણે પછીથી વિચારણા કરીશું કે જો M અલગ ન હોય તો m અલગ હોવો જોઈએ તેમાંથી ઓછામાં ઓછું એક અલગ હોવું જોઈએ કારણ કે M અને m બરાબર નથી તેથી આપણે લઈએ છીએ કે ફંક્શન આ વેલ્યુ M ને પોઇન્ટ c પર લે છે તેથી fcM ફંક્શનમાં આ સ્થાનિક મહત્તમ પોઈન્ટ c પર છે તેથી જો આ f સ્થાનિક મહત્તમ છે તો આપણી પાસે f cx f છે ફક્ત પરિસ્થિતિ f c Δx માનવામાં આવી છે તેથી અહીં આ પોઈન્ટ c Δ x c ની નજીકમાં છે ફક્ત ધારો કે આ Δ x 0 ની નજીક છે તેથી તે કિસ્સામાં કારણ કે f એ ફંક્શન ની મહત્તમ વેલ્યુ છે પછી f cx અને આ તફાવત તેથી f cx આ f કરતા નાનું હશે કારણ કે f એ સ્થાનિક મહત્તમ છે તેથી આ કિસ્સામાં ચોક્કસપણે આ Δx હશે કારણ કે f એ મહત્તમ વેલ્યુ છે અહીં આ અભિવ્યક્તિ f cx fc 0 ની બરાબર હશે જ્યાં Δx પોઝીટીવ અથવા Δx નેગેટીવ છે તેનો અર્થ એ કે તમે કોઈપણ પોઈન્ટ ને આ પોઈન્ટ c ની નજીકમાં લો પછી આ તફાવત cx fc≤0 આવશે અને હવે જો હું આ અભિવ્યક્તિને અહીં Δx દ્વારા વિભાજીત કરું છું અને જો હું પ્રથમ કિસ્સામાં Δx ને પોઝીટીવ તરીકે લઉ છું તો આ અભિવ્યક્તિની નિશાની બદલાશે નહીં અને તે શૂન્ય અથવા તેનાથી ઓછો રહેશે જો Δx પોઝીટીવ હશે બીજી બાજુ જો હું x ને નેગેટીવ સંખ્યા તરીકે લઉં તો આ અભિવ્યક્તિની નિશાની બદલી નાખશે અને આ f cx f ને x દ્વારા વિભાજિત કરતા મળતી વેલ્યુ શૂન્ય અથવા તેના કરતા વધુ બનશે અને હવે હું આ પહેલો કિસ્સો લઈશ જ્યારે મેં અહીં x ને પોઝીટીવ લીધેલ x ની લીમીટ 0 જશે અને આ અભિવ્યક્તિ અને 0 કરતા ઓછી લીધી છે તેથી જો તમે આને ધ્યાનથી જોશો તો આ ફંક્શન f નો રાઈટ હેન્ડ ડેરીવેટીવ છે અને કારણ કે f ડિફરન્ટિએબલ છે આ ફંક્શનના ડેરિવેટિવ ની બરાબર હશે તેથી અમારી પાસે અહીં આ અસમાનતા છે કે આ પરિસ્થિતિમાં ડેરિવેટિવ શૂન્ય અથવા તેનાથી ઓછા ની બરાબર હશે બીજી બાજુ જ્યારે તમે આને Δx દ્વારા વિભાજીત કરો છો જે નેગેટીવ છે અને અહીં તેની લીમીટ ફરીથી પહેલા કેસની સમાન લ્યો છો હવે ફંક્શન ડિફરન્ટિએબલ છે કે લેફ્ટ ડેરીવેટીવ પણ પોઝીટીવ રહેશે કારણ કે આ અસમાનતા શૂન્ય અથવા તેના કરતા વધારે છે તેથી આ કિસ્સામાં અમને fc0 મળ્યું જ્યારે તેમની પાસે fc≤0 છે તેથી આ બંનેમાંથી આપણે નિષ્કર્ષ કરીએ છીએ કે fc 0 હોવું જોઈએ કારણ કે તે એક જ સમયે શૂન્ય કરતા ઓછુ અથવા શૂન્ય કરતા વધારે ન હોઈ શકે તેથી ત્યાં ફક્ત એકજ સંભાવના છે કે f 0 હોવી જોઈએ તેથી આ રીતે આપણે આ સાબિત કર્યું છે કે આ ઈંટરવલ c માં એક પોઈન્ટ છે ઓપન ઈંટરવલ c માં જ્યાં ડેરીવેટીવ નાશ પામે છે અહી થોડી ટીપ્પણીઓ છે જેનું ખૂબ મહત્વ છે તેથી અહીં રોલ્સRolle's ના પ્રમેયની પૂર્વધારણા પૂરતી છે પરંતુ નિષ્કર્ષ માટે જરૂરી નથી આનથી આપણને શું જાણવા મળ્યું તેથી આપણે અહી જોયું કે ક્લોઝ ઈંટરવલ ab માં ફંક્શન કંટીન્યુયસ છે અને ઓપન ઈંટરવલ ab માં ડિફ્રેન્સીએબલ અને ત્રીજી કંડીશન હતી કે f એ f ની બરાબર છે તેથી જો આ ત્રણે શરતો સંતોષાય છે તો ત્યાં એક પોઈન્ટ c હશે જ્યાં ડેરીવેટીવ નાશ પામી જશે તેથી આ ત્રણેય પરિસ્થિતિઓ સૂચવે છે કે fc0 છે પરંતુ fc0 ની આજુબાજુની બીજી રીતનો અર્થ એ નથી કે ફંક્શન કંટીન્યુયસ ડિફ્રેન્સીએબલ હોઈ શકે અને આપણે આ સમાન વેલ્યુને અમુક પોઈન્ટ a અને b પર લઈશું તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો આ બધી પૂર્વધારણાઓ આ ત્રણેય પૂર્વધારણાઓને પૂર્ણ કરવામાં આવે છે તો નિષ્કર્ષની ખાતરી આપવામાં આવે છે નિષ્કર્ષનો અર્થ એ છે કે fc0 જે ખાતરી આપી શકાય જો કે જો પૂર્વધારણા પૂરી ન થાય તો તમે આ નિષ્કર્ષ પર પહોંચી શકો છો અથવા ન પહોંચી શકો જે અમે હવે કેટલાક ઉદાહરણોની મદદથી જોશું ચાલો આ ઉદાહરણ પર વિચાર કરીએ fxx2 2≤x≤1 3x 2 1x≤2 તેથી આ ફંક્શન અહીં સ્પષ્ટ રીતે જો આપણે જોશું કે ફંકશન કંટીન્યુયસ છે તો ફંકશનની વેલ્યુ 1 પર અહીં f એ 1 છે તો f એ 1 છે અને પછી જો તમે રાઈટ લીમીટ લો તો f 1 0 રાઈટ લીમીટ તેથી લીમીટ Δ x → 0 અને આ f 1 Δ x અને f માંથી બાદબાકી અથવા ફક્ત લીમીટ કે જે આપણે હવે ડેરીવેટીવ મેળવવાની નથી તેથી આ ફક્ત આ અભિવ્યક્તિ અહીં f 1 Δ x અને Δ x → 0 છે અને અમે અહીં Δx પોઝીટીવ લઈએ છીએ x→0 એ ફંક્શનની રાઈટ લીમીટ છે તેથી આ ફક્ત Δ x → 0 ની લીમીટ હશે જે x અહીં આપણે પોઝીટીવ લઈ રહ્યા છીએ અને ત્યારબાદ Δ x પોઝીટીવ હોવાથી અહીં 1 Δ x ની ગણતરી કરવામાં આવશે જે 3x 2 છે તેથી તમારી પાસે ૩ અને x નો અર્થ છે 1 Δ x દલીલ અને ઓછા 2 અને આ 3 અને બાદબાકી 2 1 સિવાય કંઈ નથી તેથી 1 3 Δ x and Δ x → 0 તો આ 1 છે અને જે f ની બરાબર છે તેથી ફંક્શન આ કિસ્સામાં સ્વાભાવિક રીતે કંટીન્યુયસ રહે છે અને જો આપણે ડિફ્રેન્સીએબીલીટી તપાસીએ તેનો અર્થ એ છે કે પહેલા રાઈટ ડેરીવેટીવ હશે તેથી f 1 0 નો અર્થ એ છે કે લીમીટ x→0 અને Δ x પોઝીટીવ છે તેથી f 1 Δ x ને f માંથી બાદ કરતા અને તેને x દ્વારા વિભાજિત કરતા આ અહીં થશે નહી તેથી આ કિસ્સામાં લીમીટ Δ x → 0 Δ x પોઝીટીવ છે અહીં 1 Δ x ફરીથી 3x 2 થી ગણતરી કરવામાં આવશે જે આપણે હમણાં પહેલા કર્યું છે તેથી તે 1 3Δ x આવી રહ્યું હતું અને Δ x દ્વારા વિભાજીત કરેલું હતું અને પછી અહીં બાદબાકી કરતા આ f 1 છે તેથી આ રદ થઈ જાય છે અને પછી આ વેલ્યુ અહીં કંઇ નથી પરંતુ આ ફંક્શનની જમણી બાજુ ડેરીવેટીવ 3 છે જ્યાં ડાબી બાજુના ડેરીવેટીવ તરીકે છે તેથી f જે સંકેત છે અને અહીં લીમીટ જો તમે ગણશો તો તે Δ x → 0 Δ x નેગેટિવ છે તે અહીં તમારી પાસે ફરીથી છે f 1 Δ x f1Δ x પરંતુ હવે આ f 1 Δ x અને Δ x નેગેટિવ છે તે x2 થી ગણવામાં આવશે તેથી અર્થ એ કે આપણી પાસે અહીં Δ x → 0 છે અને આ છે 1Δx2 1x તેથી જ્યારે આને વિસ્તૃત કરીએ ત્યારે ત્યાં 1x22 x હશે તેથી 1 1 રદ થશે અને આ 2Δ x અને Δ x દ્વારા વિભાજિત તમને 2 આપશે અને બાકીની લીમીટ 0 થશે તેથી અહીં ડેરિવેટિવ 2 છે જ્યારે ત્યાં ડાબી બાજુ ડેરીવેટીવ 3 છે અને જમણી બાજુ ડેરીવેટીવ 2 છે તેથી ફંક્શન આ કિસ્સામાં ડીફ્રેન્સીએબલ નથી અને આપણે આને દોરીએ છીએ અને પછી તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ 1 પર અહીં ફંક્શન તેની વિશિષ્ટતા તોડે છે તેથી જમણી બાજુનું ડેરીવેટીવ જે આપણે હમણાં જ જોયું છે તે ડાબી બાજુ ડેરીવેટીવ માંથી બાદ કરી હતી તેથી 2 હતી અને જમણી બાજુ 3 હતી તેથી અહીં એક પોઈન્ટ છે જ્યાં ફંક્શન ડિફ્રેન્સિએબલ નથી પરંતુ આ કિસ્સામાં જે રસપ્રદ છે તે બધી પૂર્વધારણા બનાવવામાં આવતી નથી કારણ કે આ સમયે ફંક્શન વિધેયાત્મક નથી પરંતુ અહીં એક પોઈન્ટ 0 છે જે તમે સરળતાથી આ x2 થી ફરી ગણતરી કરી શકો છો અને તેનું ડેરીવેટીવ 2x છે અને x બરાબર 0 છે જેનું ડેરીવેટીવ ૦ થાય છે તેથી અહીં f0 0 છે તેથી ડેરીવેટીવ નાશ પામે છે અથવા ટેંજેન્ટ આ કિસ્સામાં x અક્ષની સમાંતર છે જોકે અહીં ફંક્શન ડીફ્રેન્સીએબલ ન હતું તેથી આપણે જે કહ્યું છે તે બરાબર છે જો જો પૂર્વધારણાઓ ફંક્શનને પૂર્ણ ન કરે તો અથવા તે નિષ્કર્ષ પર પહોંચી શકશે નહીં તેથી આ કિસ્સામાં તે નિષ્કર્ષ પર પહોંચી રહ્યું છે પરંતુ આ રોલ્સRolle's થીયોરમને કારણે નથી બીજુ ઉદાહરણ જો આપણે લઈએ કે આપણી પાસે fxx 0≤x≤1 2 x 1x≤2 તેથી ફરીથી સમાન સ્થિતિ ઉત્પન થાય છે કે કોઈ પણ સરળતાથી આ ફંક્શનને ફ્લોટ કરી શકે છે અને કોઈ સ્પષ્ટ રીતે જુએ છે કે આ પોઈન્ટ 1 પર ફંક્શન ડિફ્રેન્સિએબલ નથી અને આ સ્થિતિમાં આપણને આ 0 અને 1 ની વચ્ચે કોઈ પોઈન્ટ નથી મળતું જ્યાં ફંકશન ડેરિવેટિવ નાશ પામે છે તો આ સ્થિતિમાં કોઈપણ સ્થળે આપેલ ઈંટરવલમાં f≠0 છે તેથી આપણે આ બે ઉદાહરણો જોયા છે જે એક બીજામાં આ એક હતું અગાઉનું ઉદાહરણ જ્યાં ફંક્શન ડિફ્રેન્સિએબલ નહોતું આ પણ ડિફ્રેન્સિએબલ નથી પરંતુ 1 માં f00 તેથી ત્યાં એક પોઈન્ટ છે જ્યાં ડેરીવેટીવ નાશ પામે છે જ્યારે આ કિસ્સામાં ડેરીવેટીવ ઈંટરવલના કોઈપણ તબક્કે નાશ પામતું નથી તેથી આ શરતો રોલ્સRolle's થીયોરમની આ ત્રણ પૂર્વધારણાઓ પર્યાપ્ત શરતો છે અને તે જરૂરી શરતો નથી તેથી તે શરતો હેઠળ બાંહેધરી આપવામાં આવી છે કે ફંકશનનું ડેરીવેટીવ થતાં ફંક્શન ઓછામાં ઓછા એક તબક્કે ઓપન ઈંટરવલ a b માં નાશ પામશે બીજી ટિપ્પણી કે આ ફંક્શન માટે ક્લોઝ ઈંટરવલ માં આપણે કંટીન્યુઈટી જોઇ છે તે કંટીન્યુઈટી ની સ્થિતિ આવશ્યક છે જો તે પૂરી ન થાય તો આપણે કદાચ થીયોરમ આવા c ના અસ્તિત્વની બાંહેધરી આપશે નહીં જ્યાં fc0 તેથી ઉદાહરણ તરીકે જો તમે આ ફંક્શન જુઓ fxx 0≤x1 0 x1 તેથી આપણે અહીં શું જોઈએ છીએ કે ફંકશન 0 1 અને f f પર કંટીન્યુયસ અને ડિફ્રેન્સિએબલ છે તેથી આ કંડીશન પૂરી થાય છે ડિફ્રેન્સિએબીલીટી ની કંડીશન પૂરી થાય છે પરંતુ ફંક્શન 1 પર કંટીન્યુયસ નથી આપણે નોંધ લેવી જોઈએ કે ફંક્શન એ x છે જે 0 થી 1 છે અને પછી તે x બરાબર 1 છે તેથી અહીં આપણે જોઈ શકીએ છીએ તેથી x બરાબર 1 છે એ ફંકશન 0 ની કિંમત લે છે અને અન્યથા તે અહીં x તરીકે લેશે તેથી ફંક્શન 1 પર કંટીન્યુયસ રહેશે અન્યથા રોલ્સRolle's થીયોરમના આ કિસ્સામાં અન્ય બધી શરતો પૂરી કરવામાં આવે છે અને પછી આપણે સ્પષ્ટપણે જોશું કે આ બંને ઓપન ઈંટરવલ 0 અને 1 ની વચ્ચે અહીં દરેક જગ્યાએ 1 ડેરીવેટીવ છે અને તેથી f ≠ 0 આ ઈંટરવલના કોઈપણ પોઈંટએ x 0 થી 1 રહેશે હવે આપને બીજું ઉદાહરણ લઈશું જેમાં આ ફંક્શનને રોલ્સRolle's થીયોરમને લાગુ કરવાની ચર્ચા કરીશું fxx21 x∈01 3 x x∈12 તેથી જો ફરીથી કંટીન્યુઈટી ની બાબત હોય તો ફંક્શન કંટીન્યુયસ છે કારણ કે તે f એ 2 અને f ની જેમ લે છે જો આપણે અહીં રાઈટ લીમીટ f 1 0 લઈએ તો તેથી લીમીટ x→0 અને આ f 1 Δx હશે આ લીમીટ Δx → 0 અને x પોઝીટીવ છે કારણ કે આપણે અહીં રાઈટ લીમીટ લઈ રહ્યાં છે અને આ કિસ્સામાં આ 3 1 Δx હશે તેનો અર્થ એ કે તે 2 Δx છે તેથી Δx→0 આ 2 છે અને વેલ્યુ 1 ની બરાબર છે તેથી આ અંતરાલ 0 થી 2 માં ફંક્શન કંટીન્યુયસ છે અને વિભિન્નતા વિશે શું છે જો તમે ડીફ્રેન્સીએબીલીટી જોશો તો તે આની પહેલા ના કેસ ની સમાન જ છે તેથી જો તમે યોગ્ય ડેરીવેટીવ ગણતરી કરો તો 1 0 તેનો અર્થ એ કે Δx → 0 અને Δx પોઝીટીવ છે કારણ કે હું જે યોગ્ય લીમીટ વિશે વાત કરું છું અને આ કિસ્સામાં ફરીથી તમે આ લીધો છે f 1x f1x તેથી લીમીટ Δx → 0 અને f 1 Δx તેથી f 1x આપણે અહીં ગણતરી કરી છે એ 2 x and f ફરીથી 2 છે અને x દ્વારા વિભાજીત છે તેથી આ લીમીટ 1 તરીકે આવશે કારણ કે આ રદ થઈ જશે અને પછી તમને ત્યાં મળશે 1 તેથી જમણા ડેરીવેટીવ 1 અને ડાબી ડેરીવેટીવ f છે જે લીમીટ x→0 સાથે ફરીથી x નેગેટીવ છે તેથી આ કિસ્સામાં f 1 Δx અહીંથી ગણવામાં આવશે તેથી 1x21 માંથી f 1 બાદ કરી જે મળે છે એ ૨ છે જે x દ્વારા વિભાજિત કરવામાં આવે છે તેથી Δx → 0 અને અહીં તમને 1x22x મળશે તેથી 1x22x1 2 તેથી આ રદ થઈ જશે અને પછી અહીં તમને મળશે પાવર તેથી x→0 આ 2 તરીકે આવશે તેથી આ કિસ્સામાં ડાબા ડેરીવેટીવ 2 અને જમણા ડેરીવેટીવ 1 છે તેથી ફંક્શન પોઈન્ટ 1 પર વિભિન્ન નથી તેથી આ કિસ્સામાં રોલ્સRolle's થીયોરમ લાગુ પડતો નથી અને હવે આપને અહી જોઈએ તો તમે ફરીથી જોઈ શકો છો કે ૧ પર ફંક્શન ડીફ્રેન્સીએબલ નથી જે આપણે હમણાં જોયું હવે આગળ વધીએ અને આ એક બીજું ઉદાહરણ છે જે રોલ્સRolle's ના થીયોરમનો ઉપયોગ બતાવે છે કે આ x પાવર x137x3 50 જે સમૂહ ક્લોઝ ઈંટરવલ માં 0 1 માં એક વાસ્તવિક રૂટ છે તેથી આ બીજી પ્રકારની એપ્લિકેશન છે કે જ્યાં અમે બતાવવા માટે રોલ્સRolle's ના થીયોરમનો ઉપયોગ કરી શકીએ કે આ સમીકરણ બરાબર એક વાસ્તવિક રૂટ ધરાવે છે તેથી જો આપણે આગળ વધીએ તો ધારો કે આ f આ વિધેય અહીં x પાવર x137x3 5 માં 0 1 માં એક કરતા વધારે વાસ્તવિક રૂટ છે તેથી આપણે માનીએ છીએ કે આ ફંક્શન f માં એક કરતા વધારે વાસ્તવિક રૂટ છે તેથી જો તેની પાસે એક કરતાં વધારે રૂટ હોય તો આપણે કોઈપણ બે રૂટ લઈ શકીએ ચાલો આપણે તેને આલ્ફા અને બીટા કહીએ તેથી તમે બે રૂટ લીધા છે અને કારણ કે આ આલ્ફા અને બીટા રૂટ છે તેથી f α 0 હશે અને તે પણ f β ની બરાબર હશે તેથી α અને β બંને રૂટ છે તેથી ફંક્શન અને પર ૦ હશે તેથી અહીં આપણે ફક્ત આપણી સગવડતા માટે ધાર્યું કે કરતા નાનો છે અને સ્વાભાવિક રીતે આ બંને 0 અને 1 ની વચ્ચે આવશે કારણ કે 0 અને 1 એ સમીકરણનું રૂટ નથી જે આપણે ત્યાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તેથી આ αβ બે રૂટ છે અને આપણે માની લીધું છે કે આ ફંક્શનમાં બેથી વધુ રૂટ છે તેથી આ α અને β 0 અને 1 ની વચ્ચે રહેશે તેથી અહીં અને β બંનેની પોઝીટીવ સંખ્યા છે અને ૧ કરતા ઓછી છે તેથી જો આપણે રોલ્સRolle's પ્રમેયને આ અંતરાલ અને β પર લાગુ કરીએ તો રોલ્સRolle's થીયોરમ શું કહે છે ત્યાં એક પોઈન્ટ c હશે જ્યાં f 0 હશે કારણ કે ફંક્શન હવે અને β ની સમાન કિંમત લઈ રહ્યું છે ફંક્શન વિભેદ્ધ છે તે પોલીનોમીયલ ફંક્શન છે ત્યાં કોઈ સમસ્યા નથી તે કુદરતી રીતે કંટીન્યુયસ રહે છે અને તે અને β પર સમાન વેલ્યુ લઈ રહ્યું છે તેથી જો આપણે આ ઈંટરવલમાં રોલ્સRolle's થીયોરમ લાગુ કરીએ છીએ જે ઈંટરવલ α β માં કોઈ c માટે fc0 આપશે તેથી આ સૂચવે છે કે આ fc શું છે fc એ 13c1221c20 છે કેટલાક પોઈન્ટ c માટે અંતરાલ α β માં ફરીથી નોંધ લો કે α β બંને પોઝીટીવ સંખ્યા છે અને હવે તમે જે જુઓ છો કે c અહીં પોઝીટીવ છે તેથી આ અભિવ્યક્તિ 13c1221c2≠0 છે કારણ કે આ પાવર 12 છે અહીં બેકી સંખ્યા પણ c2 છે અને આ c પોઝીટીવ છે તો આ પોઝીટીવ સંખ્યા છે તેથી તે 0 ની બરાબર ન હોઈ શકે પરંતુ રોલ્સRolle's થીયોરમ કહે છે કે તે 0 ની બરાબર હશે આનો અર્થ એ કે આપણી પાસે એવી ધારણા છે કે ફંક્શનમાં બેથી વધુ રીઅલ રૂટ છે તે ખોટુ છે તેથી અમારી ધારણા મુજબ તે એક કરતાં વધુ વાસ્તવિક રૂટ થી વિરોધાભાસી છે પરંતુ હવે સવાલ એ છે કે શું આ કિસ્સામાં રૂટ છે કે કેમ કારણ કે આપણે હમણાં જ સાબિત કરી દીધું છે કે ત્યાં બેથી વધુ રૂટ ન હોઈ શકે તેથી જો તમે અહીં આ ફંક્શનને ધ્યાનથી જોશો તો 0 પર અહીં ક્યાંક કિંમત 5 છે અને જો તમેઆના બીજા છેડે 1 મુકો છો તો આપણને 3 તેથી 1 પર કિમંત 3 મળશે અને ૦ પર તેની કિમંત 5 મળશે અને ફંક્શન પણ કંટીન્યુયસ છે તેથી ચોક્કસપણે જો આ પોઈંટએ પહોંચવું હોય તો તે ક્યાંક વાસ્તવિક અક્ષને પાર કરશે અને તેથી આ કિસ્સામાં એક રૂટ ના અસ્તિત્વની પુષ્ટિ કરે છે કારણ કે અહી તે તેની સાઈન બદલી રહ્યું છે તો f 5 છે અને f 3 છે હવે આ એવા સંદર્ભો છે જેનો આપણે આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ Piskunov Differential and Integral calculus Volume 1 અને the Kreyszig Advanced Engineering Mathematics પણ તેથી અહીં ફરીથી તારણ કાઢીએ કે આપણે રોલ્સRolle'sના થીયોરમનો અભ્યાસ કર્યો છે જે કહે છે કે જો આ ફંક્શન a અને b પર સમાન વેલ્યુ ધરાવતા કંટીન્યુયસ અને ડિફ્રેન્સીએબલ હોય તો ઓપન ઈંટરવલ ab માં ક્યાંક એક પોઈન્ટ c હશે જ્યાં આ ફંક્શન માટે ટેંજેન્ટ x અક્ષની સમાંતર હશે તેથી આ રોલ્સrolle's થીયોરમ છે જે મીન વેલ્યુ થીયોરમ નો એક ખાસ કેસ છે જેની ચર્ચા આપણે આગળના વ્યાખ્યાનમાં કરીશું અને મૂળભૂત રીતે સમાન વેલ્યુ ધરાવવાની આ ધારણા દૂર થઈ જશે અને પછી અમને વધુ સામાન્ય પરિણામો મળશે અને તે મીન વેલ્યુ થીયોરમ પછીના વ્યાખ્યાનનો વિષય છે